આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે છેલ્લા મોડ્યુલમાં આપણે ઓસિલેશન માટે માપદંડની આવશ્યકતા જોઈ છે અને તે સારાંશમાં આપણે બરખાહુસેન માપદંડ સમજી ગયા છીએ બરાબર હવે આ મોડ્યુલમાં ચાલો જોઈએ કે આપણે ઓસીલેટરને કેવી રીતે ક્લાસિફાય કરી શકીએ તેથી જો તમે સ્ક્રીન ઉપર પાછા આવો તો આપણે જે જોઈ શકીએ છીએ તે એ છે કે ઓસિલેટર્સને આઉટપુટ વેવફોર્મના નેચરને આધારે ક્લાસિફાય કરી શકાય છે જે પરિમાણો ફ્રિકવન્સીની સિરીઝનો ઉપયોગ કરે છે વગેરે આઉટપુટ વેવફોર્મ પરિમાણોની નેચર ફ્રીક્વન્સી વગેરેની સિરીઝનો ઉપયોગ કરે છે તેથી કેટલાક ક્લાસિફિકેશન્સ અદ્ભુત ઉપર આધારિત છે આઉટપુટ વેવફોર્મ ઉપર આધારિત સર્કિટ કોમ્પોનેન્ટ્સ ઉપર આધારિત ઓપરેટિંગ ફ્રિકવન્સી ઉપર આધારિત છે કે શું ફીડબેક આપવામાં આવે છે કે નહીં તેના આધારે ખરું તમે ખૂબ જ સરળતાથી જોઈ શકો છો કે ઓસિલેટરનું ક્લાસિફિકેશન્સ કેવી રીતે થાય છે તેથી આઉટપુટ વેવફોર્મના આધારે તેનો અર્થ એ છે કે ક્લાસિફાય એક સાઇનુસોઇડલ અને નોન સાઇનુસોઇડલ ઓસિલેટર તેથી કાં તો તે આપણને સાઈન વેવ અને આઉટપુટ આપશે અથવા તે સાઈન વેવ આપશે નહીં તેનો અર્થ એ કે તે સ્ક્વેર વેવ આપી શકે છે તે ટ્રાઇએન્ગ્યુલર વેવ આપી શકે છે તે અન્ય કોઈપણ વેવ્ઝ આપી શકે છે જે સાઈન વેવ નથી તેથી કાં તો સાઇનુસોઇડલ અથવા નોન સાઇનુસોઇડલ ઓસિલેટર્સ કેવળ સાઇનુસોઇડલ વેવ્ઝ ઉત્પન્ન કરે છે જેમ કે આઉટપુટ ઉપર નોન સાઇનુસોઇડલ વેવફોર્મ સ્ક્વેર ટ્રાઇએન્ગ્યુલર વેવ વગેરે ઉત્પન્ન કરે છે રઝિસ્ટર કેપેસિટર્સનો ઉપયોગ કરીને સર્કિટ કોમ્પોનેન્ટ ઉપર આધારિત ઓસિલેટર્સને RC ઓસિલેટર કહેવામાં આવે છે જેમને ઇન્ડક્ટર L અને કેપેસિટર C ની જરૂર હોય છે તેને LC ઓસિલેટર કહેવાય છે કેટલાક LC ઓસિલેટરમાં ક્રિસ્ટલ્સનો ઉપયોગ કરવામાં આવે છે તેને ક્રિસ્ટલ ઓસિલેટર કહેવામાં આવે છે તેથી સર્કિટ કોમ્પોનેન્ટ્સના આધારે યાદ રાખવું ખૂબ જ સરળ છે હવે ચાલો આપણે ઓપરેટિંગ ફ્રીક્વન્સીના આધારે જોઈએ કે આપણે ઓસીલેટર્સનું ક્લાસિફિકેશન્સ કેવી રીતે કરી શકીએ તેથી ઓપરેટિંગ ફ્રિક્વન્સીના આધારે ઓસિલેટરને લો ફ્રિકવન્સી ઓસિલેટર LF અથવા હાઈ ફ્રિકવન્સી ઓસિલેટર AF અથવા RF ઓસિલેટર તરીકે ક્લાસિફાય કરવામાં આવે છે RC ઓસિલેટરનો ઉપયોગ લો ફ્રિકવન્સી ઉપર થાય છે અને LC ઓસિલેટરનો ઉપયોગ હાઈ ફ્રિકવન્સી ઓસિલેટર ઉપર થાય છે તેથી ફ્રિકવન્સી ઉપર આધારિત જો લો ફ્રિકવન્સી ઓસિલેટર સામાન્ય રીતે તે RC ઓસિલેટર હશે જો હાઈ ફ્રિકવન્સી ઓસિલેટર તે LC ઓસિલેટર હશે તેથી આપણે આઉટપુટ વેવફોર્મના આધારે જોયેલા કોમ્પોનેન્ટના આધારે જોયેલા આપણે ફ્રિકવન્સીના આધારે જોયેલા હવે ચાલો જોઈએ કે ફીડબેકનો ઉપયોગ થાય છે કે નહીં તેથી જો હું ફીડબેકના આધારે જોઉં તો ઓસિલેટર જે પોઝિટિવ ફીડબેકનો ઉપયોગ કરે છે તેને ફીડબેક પ્રકારના ઓસીલેટર કહેવામાં આવે છે અને જે કોઈપણ પ્રકારના ફીડબેકનો ઉપયોગ કરતા નથી તેને નોન ફીડબેક પ્રકારના ઓસીલેટર કહેવામાં આવે છે નોન ફીડબેક ઓસિલેટર ઓસિલેશન જનરેટ કરવા માટે ઉપયોગમાં લેવાતી લાક્ષણિકતાઓના નેગેટિવ રઝિસ્ટન્સ રિજનનો ઉપયોગ કરે છે UJT રિલેક્સેશન પ્રકારનું ઓસીલેટર એ આવા પ્રકારના ઓસિલેટરનું આ ઉદાહરણ છે જે નોન ફીડબેક પ્રકારનું ઓસીલેટર છે તેથી આ ઓસિલેટરના પ્રકારો અથવા ક્લાસિફિકેશન્સ છે હવે ચાલો આપણે પ્રથમ ઓસીલેટર જોઈએ જે આપણા RC ફેઝ શિફ્ટ ઓસીલેટર છે RC ફેઝ શિફ્ટ ઓસીલેટર શું છે RC ફેઝ શિફ્ટ ઓસીલેટરમાં એમ્પ્લીફાયર અને ફીડબેક નેટવર્ક હોય છે જે રઝિસ્ટર અને કેપેસીટન્સથી બનેલું હોય છે જે બેઝિક RC સર્કિટ અહીં બતાવવામાં આવ્યું છે ચાલો જોઈએ કે Vo શું છે પોઝિટિવ ફેઝ એંગલ સૂચવે છે કે કરંટ ફેઝ એંગલ દ્વારા અથવા એંગલ phi દ્વારા વોલ્ટેજને લીડ કરે છે હવે VoIR છે અને આઉટપુટ વોલ્ટેજ Vo સમગ્ર રઝિસ્ટન્સમાં ડ્રોપ છે તે કરંટ સાથે ફેઝમાં છે કારણ કે આઉટપુટ વોલ્ટેજ એંગલ phi દ્વારા ઇનપુટ વોલ્ટેજને લીડ કરે છે સામાન્ય રીતે phi એ સર્કિટનો ફેઝ એંગલ કહેવાય છે અને તે પસંદ કરેલ R અને c ઉપર આધાર રાખે છે તેથી આપણે આ બધી બાબતોમાંથી શું સમજીએ છીએ આ આખી સ્લાઇડ એ છે કે આ પર્ટિક્યુલર ફેઝમાં કરંટ એ એપ્લાય વોલ્ટેજને એન્ગલ phi દ્વારા લીડ કરે છે ત્યારે આપણને જે મળે છે તે એ છે કે જ્યારે C ખૂબ વધારે હોય છે ત્યારે R ની તુલનામાં ફેઝ એંગલ 90 ડિગ્રી હોય છે તેનો અર્થ એ છે કે એક R અને c સાથે જો c અત્યંત હાઈ હોય તો RC તમારા R કરતાં અત્યંત હાઈ હોય તો મારી ફેઝ શિફ્ટ 90 ડિગ્રી ફેઝ શિફ્ટ આઉટપુટ ઉપર 90 ડિગ્રી હશે પરંતુ વ્યવહારમાં મૂલ્યો એવી રીતે પસંદ કરવામાં આવે છે કે 1 RC અમને 60 ડિગ્રીનો ફેઝ શિફ્ટ આપશે પરંતુ મૂલ્યો એવી રીતે આપવામાં આવે છે કે એક RC 60 ડિગ્રીનો ફેઝ શિફ્ટ આપશે તેથી જો મારે એક RC 60 ડિગ્રી જોઈએ છે તેથી જો મારી પાસે એમ્પ્લીફાયર છે જે મારું ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર જો હું સિગ્નલ એપ્લાય કરું તો મારું આઉટપુટ 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ હશે આ 0 છે આ 180 ડિગ્રી છે તેનો અર્થ એ કે મારા ફીડબેકમાં બીજી 180 ડિગ્રી ફેઝ શિફ્ટ થવી જોઈએ તેથી મારો ફીડબેક સિગ્નલ પણ 0 ડિગ્રી હશે આ આપણે જોયું છે હવે આપણે છેલ્લી સ્લાઇડમાં જોયેલુ કે શું આપણે એક RC ના વેલ્યુને એડજસ્ટ કરીશું જેથી તે 60 ડિગ્રી ફેઝ શિફ્ટ આપશે તેથી 180 ડિગ્રી પ્રદાન કરવા માટે કેટલી RC સર્કિટની જરૂર છે ખૂબ જ સરળ 60 ગુણ્યાં 3 જે 180 ડિગ્રી આપશે તેનો અર્થ એ કે અમને 3 R અને 3 Cની જરૂર છે જે આ સ્લાઇડમાં બતાવવામાં આવ્યું છે ચાલો આપણે જોઈએ કે શું બતાવવામાં આવ્યું છે તે ફરી એક વાર જોઈએ જો ઉપયોગમાં લેવાતા એમ્પ્લિફાયરને કારણે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ થાય છે તો ફીડબેક નેટવર્કે બાર્કહાઉસન માપદંડને યોગ્ય રીતે સંતોષવા માટે 180 ડિગ્રી પ્રદાન કરવું જોઈએ કારણ કે બાર્કહાઉસન માપદંડ એ છે કે ઇનપુટ ફેઝ ઓસિલેટરના ઇનપુટને પાછો આપવામાં આવતો આઉટપુટ ફીડબેક હોવો જોઈએ જે ફેઝવાર 0 ડિગ્રી અથવા 360 ડિગ્રી ફેઝમાં હોવો જોઈએ તેથી ફેઝ શિફ્ટમાં ઓસિલેટરમાં RC સર્કિટના 3 R વિભાગો કાસ્કેડમાં જોડાયેલા હોય છે દરેક 60 ડિગ્રીના ફેઝ શિફ્ટ રજૂ કરે છે દરેક C 60 ડિગ્રીના ફેઝ શિફ્ટ રજૂ કરે છે અને તે કુલ 180 ડિગ્રીના ફેઝ શિફ્ટ રજૂ કરે છે આ તે છે જેની આપણે ચર્ચા કરી છે આમ RC ફેઝ નેટવર્કમાં નીચે બતાવ્યા પ્રમાણે 3 RC વિભાગોનો સમાવેશ થાય છે જે અહી બતાવેલ છે તેથી જો મારી પાસે ઇનપુટ ઉપર સિગ્નલ હોય તો મારું આઉટપુટ 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ અથવા બીજી રીતે હશે જો હું આ સર્કિટ આ એક બીટા છે ત્યાં ફીડબેક નેટવર્ક છે આ કેસ કંઈ નથી પણ મારો બીટા છે આ મારો બીટા છે તેથી જો હું આઉટપુટ વોલ્ટેજ એપ્લાય કરું જે 180 ડિગ્રી ફેઝ શિફ્ટ અથવા ઇનપુટ સાથે આઉટ ઓફ ફેઝ છે તો ઇનપુટ માટેનો મારો ફીડબેક ફરીથી 0 ડિગ્રી હશે કારણ કે 180 પ્લસ 180 છે આ અહીંથી 60 છે અહીંથી 60 અહીંથી 60 છે તેથી 180 ડિગ્રી ફેઝ શિફ્ટ તે 0 અથવા 360 ડિગ્રી ફેઝ શિફ્ટ બને છે નેટવર્કને લેડર નેટવર્ક પણ કહેવામાં આવે છે તમામ રઝિસ્ટન્સના મૂલ્યો તમામ કેપેસિટર મૂલ્યો સમાન છે તેથી ફ્રિકવન્સી માટે RC નો દરેક વિભાગ 60 ડિગ્રીનો ફેઝ શિફ્ટ બનાવે છે તેથી જો હું ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને ફેઝ શિફ્ટ ઓસીલેટર ડિઝાઇન કરવા માંગુ છું તો હું ફેઝ શિફ્ટ ઓસીલેટરને કેવી રીતે ડિઝાઇન કરીશ તે પણ ટ્રાન્ઝિસ્ટોરાઇઝ્ડ એમ્પ્લીફાયર ઓપ એમ્પ ના બદલે ઓપ એમ્પનો ઉપયોગ કરીને તે પણ સાકાર કરી શકું છું અને ફીડબેક સર્કિટસેટ કરવા માટે સ્ટેબિલાઇઝ્ડ ગેઇન સેટિંગ પ્રદાન કરે છે તે જ યોગ્ય છે કે તમે અહીં જોઈ શકો છો કે હું ટ્રાન્ઝિસ્ટર બેઝ એમ્પ્લિફાયરનો ઉપયોગ કરું છું કે નહીં પરંતુ જો મારી પાસે આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ તે ઓપ એમ્પ બેઝ એમ્પ્લીફાયર છે તેથી આ હવે ઓપ એમ્પ છે અહીં ફાયદો એ છે કે હું RF અને RI ના મૂલ્યમાં ફેરફાર કરીને એમ્પ્લીફિકેશન પરિબળ બદલી શકું છું બીજો પોઇન્ટ એ છે કે મેં અહીં જે પણ ઓપ એમ્પ ઉપર મારા આઉટપુટનો ફેઝ રજૂ કર્યો છે જે અહીં છે મારી પાસે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ હશે કારણ કે તે ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર છે તેથી આ 180 ડિગ્રી ફેઝ શિફ્ટ મારા RC નેટવર્કને આપવામાં આવે છે તેથી અહીં આ પોઇન્ટ ઉપર મારી પાસે 0 અથવા 360 ડિગ્રીનો ફેઝ શિફ્ટ હશે આ તે છે જે ઓપ એમ્પનો ઉપયોગ ઇનવર્ટિંગ મોડમાં કરે છે જે 180 ડિગ્રી પ્રદાન કરે છે જે RC નેટવર્ક ઉપકરણ 180 ડિગ્રી ફેઝ શિફ્ટ પ્રદાન કરે છે આ આકૃતિમાં બતાવેલ છે રઝિસ્ટર RF અને RI ની મદદથી ઓપ એમ્પનો ગેઇન એડજસ્ટ કરવામાં આવ્યો છે જેથી જરૂરી ઓસિલેશન મેળવવા માટે ઓપ એમ્પ અને ફીડબેક નેટવર્કના ગેઇનનું ઉત્પાદન એક કરતા થોડું વધારે હોય તેનો અર્થ એ છે કે તેમણે જે કહ્યું હતું તે જ વાત વારંવાર આપણે જુદી રીતે કહીશું કે કે ઓસિલેશન શરૂ કરવા માટે શરૂઆતમાં મારું A બીટામાં ક્રેપ એક કરતા વધારે છે એકવાર ઓસિલેશન બીટા દ્વારા એક બરાબર હોવું જોઈએ તેથી આ તમે RF અને RI ના મૂલ્યને બદલીને બદલી શકો છો આ ફીડબેક અહીં જોડાયેલો છે તે અહીં બીટાના આઉટપુટથી ઇનપુટ સુધી જોડાયેલો છે જે ફીડબેક નેટવર્ક છે જે ઓસિલેટરના ઇનપુટ સુધી છે તેથી અસરકારક RC ફીડબેક નેટવર્ક અહીં આકૃતિમાં બતાવવામાં આવ્યું છે તો આ VI છે આ Vo બરાબર Vf ની બરાબર છે હવે આ તે ફ્રિકવન્સી છે કે જેના ઉપર ઓસીલેટર ઓસીલેટ કરશે આ તે ફ્રિકવન્સી છે કે જેના ઉપર RC ફેઝ શિફ્ટ ઓસીલેટર ઓસીલેટ કરશે તેથી આ પર્ટિક્યુલર મોડ્યુલમાં આપણે જે જોયું છે તે એ છે કે ઓસીલેટરના RC ફેઝ માટે આપણે આ મોડ્યુલમાં જે જોયું છે તે બરાબર છે અને આ પર્ટિક્યુલર મોડ્યુલની છેલ્લી બાજુ છે જે આપણે જોયું છે કે RC ફેઝ શિફ્ટ ઓસિલેટર માટે આપણે ઓસિલેટર ડિઝાઇન કરી શકીએ છીએ જો આપણી પાસે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર હોય તો આપણે 180 ડીગ્રીનો ફેઝ શિફ્ટ મેળવવા માટે 3 R અને 3 C નો ઉપયોગ કરવો પડશે કારણ કે 1 R અને 1 C આપણને 60 ડીગ્રીનો ફેઝ શિફ્ટ આપશે તો આપણે જોયું છે કે ફ્રિકવન્સી માટે ફેઝ શિફ્ટ R અને C નો ઉપયોગ કરીને ઓસિલેટરને શિફ્ટ કરો અમારી પાસે 12πR√6 હેઠળ ફ્રિકવન્સી ફોર્મ્યુલા 12πRC છે તેથી જો મારી પાસે ફોર્મ્યુલા a β એક કરતા વધારે અથવા તેના બરાબર છે તો મારો ગેઈન 29 બરાબર હોવો જોઈએ આમ આપણે જાણીએ છીએ કે જ્યારે પણ તમારી પાસે ફેઝ શિફ્ટ ઓસિલેટર હોય ત્યારે તમારો ગેઇન 29 હોવો જોઈએ અને તમારો β 129 હોવો જોઈએ તમે ફરીથી જુઓ કે મહત્વનો પોઇન્ટ એ છે કે β એ તમારા ગેઈન મૂલ્યની સરખામણીમાં ખૂબ જ નાનો છે જો 29 β 1 બાય 29 છે અને બીજો 1 એ 180 ડિગ્રીની ફેઝ શિફ્ટ છે શા માટે 180 ડિગ્રી કારણ કે આપણે ઇનવર્ટિંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કર્યો છે તેથી RC ફેઝ શિફ્ટ 3 RC અમને એક ડિગ્રી ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર આપશે 180 ડિગ્રી 180 પ્લસ 180 360 ડિગ્રી જે ઇનપુટ ઉપર પાછા આપવામાં આવે છે બરખાઉસેન માપદંડને સંતુષ્ટ કરે છે બીજો એક બીટા બરાબર 1 સંતુષ્ટ છે તેથી બંને માપદંડોને સંતોષતા આપણે હવે સમજી શકીએ છીએ કે આપણે RC ફેઝ શિફ્ટ ઓસીલેટરને કેવી રીતે ડિઝાઇન કરી શકીએ આપણે સમજી શકીએ છીએ કે આપણે RC ફેઝ શિફ્ટ ઓસિલેટર કેવી રીતે ડિઝાઇન કરી શકીએ છીએ આપણે એક્સપેરિમેંટલ ભાગમાં ઓસિલેટરના થોડા ઉદાહરણો પણ જોઈશું તેથી તમે જોઈ શકો છો કે જ્યારે આપણે કોઈ ઇનપુટ આપતા નથી ત્યારે આપણે કેવી રીતે ડિઝાઇન કરી રહ્યા છીએ અને ઑસિલેટર ઉપર આઉટપુટ કેવી રીતે મેળવી રહ્યા છીએ તેથી શરૂઆતમાં આપણી પાસે એક કરતા વધારે બીટા હશે અને પછી તે 1 ની બરાબર બીટા બની જશે તો હવે પછીના મોડ્યુલમાં આપણે શું જોઈશું આપણે ઓસીલેટરનો બીજો ક્લાસ જોઈશું જેને વેઈન બ્રિજ ઓસીલેટર કહેવાય છે તે પછીના મોડ્યુલમાં આપણે ઓસીલેટરનો બીજો ક્લાસ જોઈશું જેને વેઈન બ્રિજ ઓસીલેટર કહેવામાં આવે છે તેથી વેઇન બ્રિજ ઓસિલેટર શું છે તે આપણે આગળના મોડ્યુલમાં જોઈશું ત્યાં સુધી તમે આ RC ફેઝ શિફ્ટ ઓસીલેટર અને તેની કામગીરી જુઓ તો પછી તમે આ સામગ્રી વાંચો અને હું તમને આગામી ક્લાસમાં મળીશ બાય